ફરી આપનું સ્વાગત છે અને આ લેક્ચર નંબર 47 છે આપણે આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર પર અમારી ચર્ચા ચાલુ રાખીશું ખાસ કરીને આજે આપણે આઇગનવેલ્યુઝના મૂલ્યાંકન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું અને કેટલીક બીજા પ્રશ્નઓ વિશે ચર્ચા કરવામાં આવશે તેથી ચાલો આપણે આ પ્રશ્ન સાથે અહીં પ્રારંભ કરીએ આ મેટ્રિક્સના આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર ફરીથી એક ખૂબ સરળ મેટ્રિક્સ આપણે 2 √ 2 અને પછી √ 2 અને ફરીથી અહીં √ 2 અને આ ત્યાં એક શોધી કાઢીએ તેથી કેરેક્ટરિસ્ટિકનું ઈક્વેશન આપણે આઇગનવેલ્યુ શોધવા માટે ફર્સ્ટ સ્ટૉપ તરીકે લખવું પડશે તેનો અર્થ એ કે આ A λI0 નો ડીટરમીનન્ટતે આપણું કેરેક્ટરિસ્ટિકનું ઈક્વેશન છે 2 λ √2 √2 1 λ 0 ⇒λλ 30 તેથી અહીં ફક્ત ડાયાગોનલએન્ટ્રીઝથી બાદબાકી કરવામાં આવશે નહીં તો આ ફક્ત મેટ્રિક્સ એ છે તેથી અહીં આપણી પાસે આ કેરેક્ટરિસ્ટિક ઈક્વેશન છે જે કહે છે કે ત્યાં બે આઇગનવેલ્યુ 1023 છે તેથી અહીંના આઇગનવેલ્યુ 1023 છે તેથી હવે આપણે 1 ને કોરસપોન્ડીગ આઇગનવેક્ટરની કેલ્ક્યુલેશન કરીશું અહીં પ્રથમ આઇગનવેલ્યુ 0 છે તેથી આપણે લીનીઅરઈક્વેશન A λIx0 ની સિસ્ટમને હલ કરવી પડશે તેથી 10 તેથી આ ફક્ત આ છે તેથી આપણે મૂળભૂત રીતે આ Ax 0 ને હલ કરીએ છીએ અથવા આપણે આ Ax 0 ની નલ સ્પેસ અને નલ સ્પેસના જનરેટર અથવા કોઈપણ આધારના આધારે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ નલ સ્પેસ એ આઇગનવેક્ટર હશે તેથી અહીં આ મેળવી રહ્યા છીએ 1 √2 √2 2 x1 x2 0 0 x1 x2 α√2 1 તેથી આપેલ મેટ્રિક્સના એક એકચકલોન રીડ્યૂસ કરવાનો આ rho છે તેથી આપણી પાસે રુટરૂપે આ પ્રથમ ઈક્વેશન છે જે કહે છે કે 2 x1 2x20 અને આપણી પાસે એક ફ્રી વેરીએબલ્સછે જે આપણે જે જોઈએ તે લઈ શકીએ તેથી ચાલો આ x2 લઈએ તે એક ફ્રી વેરીએબલ્સછે કારણ કે અહીં આપણી નોંધણી મુજબ આ છે પ્રથમ p બંને અહીં છે તેથી આ x1ફ્રી નથી અને પછી આપણે x2ફ્રી તરીકે લઈ શકીએ છીએ પરંતુ કોઈ પણ સંજોગોમાં આપણે તેમાંથી કોઈ પણ લઈ શકીએ છીએ અને બીજો કોઈ આપેલ પસંદ કરેલી સંખ્યા પર આધારિત રહેશે તેથી અહીં x2 આપણે પસંદ કરી શકીએ છીએ અને પછી આપણે x1 મેળવી શકીએ છીએ તેથી આ ઘણી સંભાવનાઓમાંથી આપણે ફક્ત એક વેક્ટર પસંદ કરી શકીએ છીએ જે હમણાં પૂરતું અહીં કર્યું છે X 2 ને ફ્રી વેરીએબલ્સα તરીકે લેવામાં આવ્યો હતો અને પછી x1 આવે છે 12 1 તેથી આપણે અહીં 12 1 વેક્ટરને પણ લઈ શકીએ છીએ તેથી આ 1 થઈ જશે તો આ વેક્ટર પણ આપણે 12 1 લઈ શકીએ છીએ અથવા આપણે 12 1 લઈ શકીએ છીએ તેથી આપણે અહીં કોઈપણ સંખ્યા દ્વારા ગુણાકાર કરી શકીએ છીએ જે અહીંના વેક્ટર અથવા આપેલ ઈક્વેશનનું આઇગનવેક્ટર હશે તેથી અહીં એક કેરેક્ટરિસ્ટિક વેક્ટર અથવા આઇગનવેક્ટર અમને correspondλ10કોરસપોન્ડીગ મળ્યાં છે એ જ રીતે આપણે 23 ને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર પણ શોધી શકીએ છીએ તેથી ફરીથી આપણે આ વખતેA λIx0 ઈક્વેશનની સિસ્ટમ હલ કરવી પડશે અને તેથી ફરીથી આ મેટ્રિક્સ એમાંથી બાદબાકી કરવામાં આવશે

1 √2 √2 2 x1 x2 0 0 x1 x2 α√2 1 Eigenvectors 1 2 √2 1 તેથી આ કિસ્સામાં 0 ને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર આ હતા 1 અને 2 અને અહીં આપણી પાસે આ 2 અને 1 છે ફરી આપણે નોંધ કરી શકીએ કે આ આઇગનવેક્ટર લીનીઅરઇનડિપેન્ડન્ટ છે અને મેં અગાઉના લેક્ચરમાં કહ્યું હતું કે આપણે પણ આ ઉપચારિક રીતે આ પરિણામ છે કે અમારી પાસે આઇગનવેક્ટર છે તે અલગ આઇગનવલ્યુને કોરસપોન્ડીગ છે સેટ લીનીઅરરીતે ડિપેન્ડન્ટ છે આઇગનવેક્ટરનો સેટ લીનીઅરઇનડિપેન્ડન્ટ છે અથવા વિશિષ્ટ આઇગનવલ્યુને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર હંમેશા લીનીઅરઇનડિપેન્ડન્ટ હોય છે તેથી આપણે અહીં પણ તપાસી શકીએ કે આ બંને વેક્ટર લીનીઅરઇનડિપેન્ડન્ટ છે આ બીજી પ્રશ્ન છે તે A3 2 0 2 3 0 0 0 5 તેથી અહીં ફરીથી આપણે આપેલ આ મેટ્રિક્સના આઇગનવલ્યુ અને આઆઇગનવેક્ટર શોધવા માગીએ છીએ જે હવે 3 × 3 છે તેથી આપણે ફરીથી આ પગલાંને અનુસરવું પડશે કે પહેલા આપણે ત્યાંથી કેરેક્ટરિસ્ટિકના ઈક્વેશનને લખવું પડશે આપણે આઇગનવેલ્યુ મેળવી શકીશું તેથી કેરેક્ટરિસ્ટિકનું ઈક્વેશન આA λIનું ડીટરમીનન્ટહશે તેથી આપણે આ λ ને ત્યાં તમામ ડાયાગોનલ એન્ટ્રીઝમાંથી બાદ કરીએ જે ત્યાં 3 × 3 અને 5 છે તેથી તે આ મેટ્રિક્સનું કેરેક્ટરિસ્ટિક ઈક્વેશન છે અને પછી આપણે આ નિર્ધારકનું મૂલ્યાંકન કરવું પડશે જે એટલું મુશ્કેલ નથી તેથી અમારી પાસે આ છે 3 λ 2 0 2 3 λ 0 0 0 5 λ 0 λ 1λ 520 Eigenvalues 11235 તેથી આઇગનવેલ્યુ હવે 1 અને 5 છે આ બેઆઇગનવેલ્યુ છે અને આપણે દરેકને કોરસપોન્ડીગ ઇગ્નવેક્ટર્સની કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે તેથી જ્યારે આપણે આ 1 1 લઈએ છીએ ત્યારે આપણને A equIx 0 ઈક્વેશનની આ સિસ્ટમ શું મળે છે અને આપણું એ અહીં A 3 2 0 2 3 0 0 0 5 છે તેથી અહીં આને બાદ કરીને આ λI અને 1 1 હવે 1 ને ડાયાગોનલમાંથી બાદ કરવામાં આવશે અને તે આ સાથે અહીં આપણું મેટ્રિક્સ હશે 2 2 0 2 2 0 0 0 4 x1 x2 x3 0 0 0 x1 x2 x3 1 1 0 X1 x2 x3 1 1 0 જે આ ઈક્વેશનના સોલ્યુશન તરીકે આપણને અહીં મળે છે તેથી આ કિસ્સામાં આ સિસ્ટમનો સોલ્યુશન 1 1 0 છે અને તે બરાબર આ મેટ્રિક્સની નલ અવકાશનો જનરેટર છે તેથી આપણે આ નલ અવકાશમાંથી કોઈપણ વેક્ટર કોઈપણ નોનઝેરો વેક્ટર પસંદ કરી શકીએ છીએ તેથી આપણે ચાર દાખલાઓ 1 1 0 લઈ શકીએ છીએ અથવા તેમાંના કોઈપણ મલ્ટીપલ કે જે આ આઇગનવેલ્યુ 1 1 ને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર હશે બીજામાં સ્થાનાંતરિત થાય છે તેથી અમારી પાસે આ 2 3 5 છે અને પછી જો આપણે આપેલ આ માટેના ઈક્વેશનની સિસ્ટમ સેટ કરીએ છીએ જે આ કિસ્સામાં હશે કારણ કે 5 ડાયાગોનલએન્ટ્રીથી બાદબાકી કરવામાં આવશે 2 2 0 2 2 0 0 0 0 x1 x2 x3 0 0 0 x21x32 x1 α1 x1 x2 x3 1 1 1 0 20 0 1 તેથી અહીં આપણી પાસે આ 2 જનરેટર્સ છે 1 1 0 અને 4 αથી 0 0 1 તેથી આ કિસ્સામાં તમે શું અવલોકન કરો છો આપણને આ 1 મળી રહ્યું છે તે આપેલ ઙીફરન્શીઅલ ઈક્વેશન દ્વારા આપેલ પ્રશ્નના આપેલ સિસ્ટમને સંતોષકારક છે તેથી અહીં 1 1 0 આપેલ ઈક્વેશનને સંતોષે છે 0 0 1 આપેલ ઈક્વેશનને સંતોષકારક પણ છે અને આ બંને લીનીઅરઇનડિપેન્ડન્ટ પણ છે જે આપણે બંધારણમાંથી જ જોઈ શકીએ છીએ કોઈપણ લીનીઅરસંયોજન જેમ કે 1 2 0 2 બરાબર છે જો આપણે 0 1 2 ને સુયોજિત કરીએ તો 0 હોવું જોઈએ તેથી તે કહે છે કે આ કિસ્સામાં લીનીઅરઇનડિપેન્ડન્ટતા માટે સરળ તપાસ તેથી આપણે આ λ 5 ને કોરસપોન્ડીગ જે મેળવી રહ્યા છીએ જે પુનરાવર્તિત ઇએનવલ્યુ હતું અને આપણે અહીં આ બંને લાઇન ઇનડિપેન્ડન્ટ વેક્ટર મળી રહ્યાં છે જે આ એ λx 0 ને સંતોષે છે તેથી રુટમૂળભૂત રીતે λ 5 ને અનુલક્ષીને આપણે 2 આઇગનવેક્ટર મેળવી રહ્યા છીએ અથવા 2 લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર કહેવા માટે આપણે આ કિસ્સામાં મેળવી રહ્યા છીએ હવે જો આપણે અહીં બીજી પ્રશ્ન પર ધ્યાન આપીએ તો આ મેટ્રિક્સના ઇગિનસ્પેસ છે A2 1 0 0 0 2 1 0 0 0 2 1 0 0 0 2 det A λI 0 2 λ 1 0 0 0 2 λ 1 0 0 0 2 λ 1 0 0 0 2 λ 0 તેથી આપણને આને આપણી ઈક્વેશનની સિસ્ટમ તરીકે મળ્યું છે અને અહીં આપણે રીડ્યુસ્ડ ફોર્મ મેળવવા માટે કંઇપણ કરવાની જરૂર નથી કારણ કે આપણે સ્પષ્ટપણે આ રચના અહીં જોઈ શકીએ છીએ કે આ પહેલેથી જ રીડ્યુસ્ડ કરેલો એચેનલ સ્વરૂપ છે

2 λ40 Eigenvalues λ2222 અહીં આપણી પાસે ફક્ત એક જ ફ્રી વેરિયેબલ છે જો કે આ વિશેષ ઉદાહરણમાં 2 નું 2 વખત ઘણી વખત પુનરાવર્તન કરવામાં આવ્યું છે પરંતુ આપણે અહીં જે મેળવી રહ્યા છીએ તે આપણને ફક્ત એક જ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મળી રહ્યો છે જ્યારે અગાઉના ઉદાહરણમાં આઇગનવેલ્યુને બે વાર પુનરાવર્તિત કરવામાં આવતું હતું અને આપણે પણ આ ઈક્વેશનનો બે લાઇનરી ઇનડિપેન્ડન્ટ સોલ્યુશન મેળવી રહ્યા છીએ પરંતુ હવે 2 ને ચાર વાર પુનરાવર્તિત કરવામાં આવી હતી પરંતુ આપણને આ 4 વખત પુનરાવર્તિત આઇગનવેલ્યુ 2 ને કોરસપોન્ડીગ ફક્ત 1 આઇગનવેક્ટર મળી રહ્યા છે તેથી હવે આપણે આ ઉદાહરણ સાથે જેની ચર્ચા કરવા માંગીએ છીએ કે જે કંઈ પણ શક્ય છે તે આ આઇગનવેલ્યુના આધારે બન્યું છે કે કેમ તે ઘણી વાર પુનરાવર્તિત થાય છે કે કેમ તે વિશે મારો સીધો અર્થ એ છે કે આપણે સીધી રીતે આઇગનવેલ્યુ જોઈ રહ્યા છીએ આપણે દાવો કરી શકતા નથી કે આપણે કેટલા લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર કરીશું જેમ કે આ કેસ છે અહીં આવો આઇગનવેલ્યુ 4 વખત પુનરાવર્તિત કરવામાં આવ્યું પરંતુ આપણને ફક્ત એક જ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મળી રહ્યા છે અને આ તે આ 1 0 0 0 છે Eigenvectors λ2 A2 1 0 0 0 2 1 0 0 0 2 1 0 0 0 2 A λIx0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 x1 x2 x3 x4 0 x1 x2 x3 x4 α1 0 0 0 આ રીતે ઇગિનસ્પેસનો બેઉ લઈને 1000T તેથી બીજું ઉદાહરણ છે કે જ્યાં આપણે આ મેટ્રિક્સ A1 1 2 3 ના આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર શોધીશું તેથી અહીં જો આપણે આ det A λI 0 ની કેલ્ક્યુલેશન કરીએ તો પછી શું થશે ⟹1 λ 1 2 3 λ 0 ⟹2 4λ50 ⟹λ2±i પરંતુ આપણે અહીં આ કિસ્સામાં આઇગનવેલ્યુ માટે 2 કોમ્પ્લેક્સ વેલ્યુ મેળવી રહ્યા છીએ તેથી તે ફરીથી બતાવે છે કે મેટ્રિક્સની એન્ટ્રીઝ રીયલ હોઈ શકે છે આપણે રીયલ મેટ્રિક્સ મેળવી શકીએ છીએ પરંતુ હજી પણ આપણે આ કેરેક્ટરિસ્ટિક ઈક્વેશનના કોમ્પ્લેક્સ રુટ મેળવી શકીએ છીએ જેનો અર્થ છે આઇગનવેલ્યુ સ કોમ્પ્લેક્સ હોઈ શકે છે તેથી રીયલ મેટ્રિક્સમાં કોમ્પ્લેક્સ આઇગનવેલ્યુ હોઈ શકે છે જે ટિપ્પણી છે અને તે પછી આઇગનવેક્ટર હવે આ 12i પ્રથમ આઇગનવેલ્યુ કોરસપોન્ડીગ છે તેથી આપણી પાસે 1 આઈગન વેલ્યુ 2 i છે અને બીજી એક 2 i છે અને આપણે પછીથી જોઈશું કે આઇગનવેલ્યુ હંમેશાં કન્જ્યુગેટ સ્વરૂપમાં દેખાશે કારણ કે રુટ હંમેશા ત્યાં દેખાય છે અને એટલું જ નહીં કે આપણે આઇગનવેક્ટર માટે કંઈક વધુ ઈંટરસ્ટિંગ હોઈશું આ કન્જ્યુગેટ આઇગનવેલ્યુ ને કોરસપોન્ડીગછે

તેથી આ એક સરસ પરિણામ છે સામાન્ય રીતે આપણી પાસે તે પછી રીયલ મેટ્રિક્સ છે અને તેમાં કોમ્પ્લેક્સ આઇગનવેલ્યુ છે પછી કન્જ્યુગેટ તો પછી કન્જ્યુગેટ આઇગનવેલ્યુ પણ છે તો પછી આ કન્જ્યુગેટ પણ આઇગનવેલ્યુ હશે અને પરંતુ તે નેચરલ છે જે આ કેરેક્ટરિસ્ટિકના ઈક્વેશનથી આવી રહ્યું છે તેથી કન્જ્યુગેટ હંમેશાં રુટ તરીકે રહેશે તેથી અહીં અને શું ઈંટરસ્ટિંગ છે ઈંટરસ્ટિંગ વાત એ છે કે આ આપણી પાસે આ Ax λ x છે જો આપણે કન્જુગેટને બંને બાજુએ લઈશું તો આપણને શું મળશે કારણ કે એ એક રીયલ મેટ્રિક્સ છે તેથી Axx તેથી ફરીથી આપણી પાસે આ ઈક્વેશન છે આઇગનવેલ્યુ આઇગનવેક્ટર ઈક્વેશન આ x માટે સંતુષ્ટ છે x નું કન્જ્યુગેટ અને જમણી બાજુ ફક્તx છે તેથી હવે આ શું કહે છે કે આ x અહીં x ની કન્જ્યુગેટ આ કન્જ્યુગેટ ને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર હશે તેથી ખરેખર આપણે આની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી કારણ કે આપણે કેલ્ક્યુલેશનથી આ પરિણામ જાણીએ છીએ કે એકવાર આપણે ના એક કોમ્પ્લેક્સ વેલ્યુને અનુલક્ષીને આઇગનવેક્ટર મેળવીશું અને તેનો કન્જ્યુગેટ અન્ય કન્જ્યુગેટ આઇગનવેલ્યુનો આઇગનવેક્ટર હશે તેથી અહીં તે એક ઈંટરસ્ટિંગ પરિણામ છે જે આપણી પાસે કન્જ્યુગેટ રુટ વિશે અથવા કન્જ્યુગેટ આઇગનવેલ્યુસ કોમ્પ્લેક્સ કન્જ્યુગેટ વિશે છે તેથી આ કિસ્સામાં વિશિષ્ટ આઇગનવલ્યુને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર લીનીઅરરીતે ઇનડિપેન્ડન્ટ છે આ તે છે જે આપણે ઓછામાં ઓછા કેલ્ક્યુલેશનમાં આપણી કેલ્ક્યુલેશનઓ માટે અવલોકન કર્યું છે અને તે પણ આપણે અહીં જે ઓબ્ઝર્વેશન કર્યું છે કે રીયલ મેટ્રિક્સમાં કોઈ કોમ્પ્લેક્સ આઇગનવલ્યુ હોઈ શકે છે તેથી તે અહીં ઈંટરસ્ટિંગ છે અને આઇગનવલ્યુ અને આઇગનવેક્ટર બંને કોમ્પ્લેક્સ કન્જ્યુગેટ પેર છે તેથી એકવાર અમારી પાસે કોમ્પ્લેક્સ વેલ્યુ છે જેમ કે આઇગનવેલ્યુ તેના કન્જ્યુગેટ હશે અને એટલું જ નહીં કે આઇગનવેક્ટર પણ કન્જ્યુગેટ જોડી હશે તેથી તે ઈંટરસ્ટિંગ પરિણામ છે જે આપણે જોયું છે અને તે સામાન્ય રીતે સાચું છે જે આપણે હમણાં બતાવ્યા છે તે ઉદાહરણ માટે નહીં તેથી આ ઉપયોગમાં લેવાતા રેફરન્સ છે તમારું ધ્યાન બદલ આભાર